ડાયઈલેક્ટ્રીક મટીરીયલ્સની હાજરીમાં ઇલેક્ટ્રોસ્ટેટીક્સ II આપણે ડાયઈલેક્ટ્રીક માધ્યમ માં ઇલેકટ્રીક ફિલ્ડ અને તેનાથી સંબંધિત કવાન્ટીટીઝ ને જોઈ રહ્યા છીએ છેલ્લી પ્રોબ્લમ જે આપણે સોલ્વ કરી હતી જો મારી પાસે અનંત ડાયઈલેક્ટ્રીક માધ્યમ હોય અને તેમાં ચાર્જ Q હોય તો Q ની સ્થિતિ ઓરિજીન પર લેતા આપણને મળ્યું કે Vr14π0QKr છે Vr14π0QKr યાદ કરો b e4πQK

હતું જે K 1KQδ ના બરાબર આવે છે આ આપણે પહેલા પણ જોયું હતું પરંતુ હવે આપણે તેને ગાણિતિક રૂપે આ ડાયઈલેક્ટ્રીક સ્ફીયર ના આ ચાર્જને અનુરૂપ જોઈએ છીએ અનંત ડાયઈલેક્ટ્રીક નહીં પણ ત્રિજ્યા R ના ડાયઈલેક્ટ્રીક સ્ફીયરને અનુરૂપ K 1KQδ અગાઉના ઉદાહરણમાં આપણે જોયું કે જો હું કલ્પના કરુ કે અહીં ચાર્જ Q છે ઉપરાંત ત્યાં એક બાઉન્ડ ચાર્જ Qb છે જે KQ ની બરાબર છે અને હવે યાદ કરો કે આ ઇલેક્ટ્રીક ફિલ્ડ શું કરે છે આ ચાર્જ દ્વારા ઉત્પન્ન થયેલ ઇલેકટ્રીક ફિલ્ડ પોલરાઇઝેશન P ઉત્પન્ન કરે છે અને આ P ની વેલ્યુ શું છે Pe0E હશે જે e04π0Q rKr2 ના બરાબર છે Qb K 1KQ Pe0Ee04π0Q rKr2 તેથી આ P છે અને R ત્રિજ્યાના આ સ્ફીયર માટે આ P શું કરશે તે મને અથવા સરફેસ ચાર્જ આપશે જે P n છે તો ચાલો આ માટે હવે જે ચિત્રની કલ્પના કરવામાં આવી છે તે જોઈએ હવે આ કેસમાં જે ચિત્રની કલ્પના થાય છે કે અંદરના ચાર્જ Q સાથેના અનંત સાઈઝના ડાયઈલેક્ટ્રીકના સ્ફીયરમાં બાઉન્ડ ચાર્જ Qb હશે અને અહીં પોઝિટીવ ચાર્જ હશે કારણકે P એ બધેથી બહાર આવી રહ્યું છે જે P n હશે અને આ કેસમાં જો તમે P ની કિંમત QK 4R2 હશે જે ની બરાબર છે તેથી નેટ સરફેસ ચાર્જ QK બનશે જે બાઉન્ડ ચાર્જીસની એકદમ વિરુદ્ધ છે જે આ કેન્દ્ર પર KQ છે અને તેથી બહારની તરફ આ બાઉન્ડ ચાર્જીસની અસર કેન્સલ થઇ જશે અને અહીં મને એકલા Q ને લીધે E મળવું જોઈએ ચાલો હવે આપણે આને થોડું વધારે સારી રીતે જોઈએ જો તમે આ સ્ફીયરને ફરીથી બનાવો અહીં મધ્યમાં ચાર્જ Q છે અને D નું ડાયવર્જેન્સ D એ free ના બરાબર છે અને હું આ માટે ગૌસનો નિયમ Gauss's law નો ઉપયોગ કરીશ તો મારી પાસે આ સ્ફીયરમાં ચાર્જ Q છે અને Dfree છે અહીં બધું સ્ફેરિકલ સિમેટ્રીક હોવાથી કોઈ કર્લ નથી તેથી હવે હું ગૌસના નિયમનો બહાર ઉપયોગ કરી શકું છું અને તે મને D 4πr2freedV આપશે જયાં r એ બહારના ગોળાની ત્રિજ્યા છે અને આ Q ફ્રી ના બરાબર છે તેથી આ મારો Q છે અને તેથી DQ4πr2 મળશે અને EDK0 મળશે જે Q4π0r2 થશે કારણકે બહારની તરફ K1 છે અને દેખીતી રીતે અહીં દિશા રેડીયલ છે Dfree D 4πr2freedV DQ4πr2 EDK0Q4π0r2 K1 outside DinsideQ4πr2 EQ4π0Kr2 r તેથી આ તે જ જવાબ છે જે આપણે અગાઉ એમ કહીને ધાર્યો હતો કે જ્યારે હું સરફેસ અને પોઇન્ટ બાઉન્ડ ચાર્જનો સમાવેશ કરું ત્યારે નેટ બાઉન્ડ ચાર્જ શુન્ય બને છે Dinside વિષે શું તે સમાન જ હશે DinsideQ4πr2 છે કારણકે જો હું આ ગૌસીયન સરફેસને અંદર લઈ જાઉં તો મને આ D જ મળશે પરંતુ હવે E અલગ મળશે EQ4π0Kr2 r હશે DinsideQ4πr2 EQ4π0Kr2 r તો EinsideQ4π0Kr2 છે અને રેડિયલ દિશામાં EoutsideQ4π0r2 છે તેથી નોંધો કે જ્યારે તમે સરફેસને ક્રોસ કરો છો ત્યારે ઇલેકટ્રીક ફિલ્ડ મેગ્નીટ્યૂડ માં અચાનક ફેરફાર થાય છે અને આવું થાય છે કારણકે ત્યાં સરફેસ ચાર્જ છે જ્યારે પણ કોઈ સરફેસ ચાર્જ હોય ધારો કે અહીં સરફેસ ચાર્જ out છે તો ગૌસના નિયમ મુજબ તે બહાર 20 આપે છે અને અંદર 20 આપે છે અને તેથી અંદરનું ફિલ્ડ થોડું ઓછું હશે બહારનું ફિલ્ડ અંદરના ફિલ્ડની તુલનામાં થોડુંક વધુ હશે અને આ પોલરાઇઝેશનની અસર છે પોટેન્શીયલ V કેટલું હશે યાદ કરો આપણે કહ્યું હતું કે પોટેન્શીયલ બધે સમાન હોવું જોઈએ એવા અર્થઘટનને કારણે કે આ કરવામાં આવેલું કાર્ય છે અને હું આ તમારા અસાઈન્મેન્ટ માટે છોડીશ અહીં અંદર અને બહારની તરફનું ઇલેકટ્રીક ફિલ્ડ થોડું અલગ છે સરફેસ પરના સ્લોપ માં પોટેન્શીયલમાં ડિસકન્ટિન્યુઇટી હશે ડાયઈલેક્ટ્રીકની આસપાસના ઇલેકટ્રીક ફિલ્ડસ પરના ઉદાહરણો પર આગળ વધીએ ચાલો હવે પછીનું ઉદાહરણ લઈએ જ્યાં મેં કોન્સ્ટન્ટ K અથવા સસેપ્ટિબિલીટી e ધરાવતા ડાયઈલેક્ટ્રીક મટીરીયલનો સ્ફીયર યુનિફોર્મ ફિલ્ડ માં મૂક્યો છે તો હવે શું થશે ચાલો પહેલા તેની તુલના કરીએ કે એવા કેસ સાથે કરીએ જયાં એક મેટાલીક સ્ફીયર છે ધારો કે અહીં એક મેટાલીક સ્ફીયર છે મેટાલીક સ્ફીયરમાં અંદરનું ફિલ્ડ 0 હશે કારણકે તે એક વાહકથી બનેલો હોય છે તેથી અંદરની તરફ E0 હશે અને સપાટી પર E હંમેશાં લંબરૂપ હશે અને આ ખૂબ દૂરની તરફ આની અસર ઘણી ઓછી હશે અને તેથી મને એપ્લાઇડ ફિલ્ડ જેટલું જ ફિલ્ડ મળવું જોઈએ તો મેટાલીક સ્ફીયરમાં હું આવું થવાની અપેક્ષા કરીશ અને અહીં ફિલ્ડ કંઈક આવું થશે ડાયઈલેક્ટ્રીકમાં શું થશે ડાયઈલેક્ટ્રીકમાં ઇલેકટ્રીક ફિલ્ડસ થોડુ પેનીટ્રેટ કરી શકે છે કારણકે અહીં કોઈ ફ્રી ચાર્જીસ નથી ફક્ત બાઉન્ડ ચાર્જીસ છે તેથી ભલે એકંદરે ચિત્ર સમાન દેખાય પરંતુ મેગ્નીટ્યુડ્સ અલગ હશે આ ઉપરાંત આપણે બાઉન્ડ્રી કન્ડીશન માં જોયું કે અહીં E પેરેલલ પણ કન્ટિન્યુઅસ હશે જ્યારે કંડકટીંગ સ્ફીયરમાં કોઈ E પેરેલલ નથી તો ચાલો જોઈએ કે આપણે આ પ્રોબ્લમ કેવી રીતે સોલ્વ કરી શકીએ અહીં ઘણા રસ્તાઓ છે આપણે સૌથી સરળ રસ્તે આગળ વધીશું તેથી ચાલો આપણે આ E0 ફિલ્ડ લઈએ અને આપણે અપેક્ષા કરીએ છીએ કે આ E0 ફિલ્ડ પોલરાઇઝેશન P ઉત્પન્ન કરે છે ચાલો આપણે આને P1 કહીએ કારણકે હું પદ્ધતિસર આગળ જઈ રહ્યો છું આ P1 શું કરશે P1 આ બાજુ સરફેસ ચાર્જ ઉત્પન્ન કરશે અને સાથે સાથે આ બાજુ તે નેગેટીવ ચાર્જ ઉત્પન્ન કરશે અને હું કેવા પ્રકારના ડિસ્ટ્રીબ્યુશન ની અપેક્ષા કરું છું કારણકે P એક કોસ્ટન્ટ છે તેથી P1e0E1 હશે તો આ કોસ્ટન્ટ P એ z દિશામાં હશે અને અહીં સરફેસ ચાર્જ σcos હશે એવી હું અપેક્ષા કરું છું અને જો તમને યાદ હોય cos મને એવું ફિલ્ડ આપે છે જે આ સ્ફીયરની અંદર યુનિફોર્મ ફિલ્ડ છે અને બહારની તરફ તે ડાયપોલ ફિલ્ડ જેવું હશે હમણાં હું બહારના ફિલ્ડની ચિંતા કરતો નથી કારણકે યાદ કરો અંદર એપ્લાઇડ ફિલ્ડ E0 છે તો તમે જોશો કે આ લીલા ફિલ્ડને કારણે જે આ cos દ્વારા વધ્યું છે ધાતુ અથવા વાહકમાં અંદરના ફિલ્ડનો ઘટાડો થશે અને તે શુન્ય બને છે પરંતુ અહીં તે ઘટે છે μE શું છે આ ફરીથી P2 ને જન્મ આપશે જે e0E2 છે જે બદલામાં મને આ સ્ફીયરની ડાબી બાજુ પોઝિટીવ ચાર્જ આપશે અને જમણી બાજુ નેગેટીવ ચાર્જ આપશે અને તે આ ચાલુ રાખશે હું આ પુનરાવર્તિત પદ્ધતિ કરીને આ પ્રોબ્લમનું નિરાકરણ લાવી શકું છું અથવા શરૂઆતમાં જ ધારી શકું છું કે આ એપ્લાઇડ ફિલ્ડ E0 ની અસર એવી છે કે તે આ સ્ફીયરમાં તે જ દિશામાં નેટ પોલરાઇઝેશન P બનાવે છે તો તે P ઉત્પન્ન કરે છે જે Pcosx ની બરાબર છે આ દિશાને x દિશા કહીએ આપણે સમજણ અથવા સરળ ગાણિતીક હેતુ માટે જો કે પ્રક્રિયા રૂપે અહીં કોઈ ફરક પડતો નથી ચાલો આપણે આ આ દિશાને z દિશા કહીએ તે આને સરળ બનાવશે હવે તમે જોઈ શકો છો કે આ σθ ને વધારશે જે P n ની બરાબર છે જે Pcos ની બરાબર છે તેથી હવે મારી પાસે આ તરફ આ પોઝિટીવ ચાર્જ છે જે Pcos છે અને બીજી બાજુ અનુરૂપ નેગેટીવ ચાર્જ છે અને આ અંદર નેટ ફિલ્ડ આપે છે તેથી હવે એવું બન્યું કે જ્યારે હું આ સ્ફીયરને આ ફિલ્ડ E0 માં મૂકું છું ત્યાં અહીં અંદર આ E0 છે અને ત્યાં એક ફિલ્ડ પાછળની બાજુ છે જે P30 છે આ આપણે પહેલેથી જ જોઈ લીધું છે તેથી અંદરની બાજુએ નેટ ફિલ્ડ EnetE0 P30 છે હવે P શું છે તે યાદ કરો Pe0Enet છે અહીં Enet અથવા અહીં E નું જે અંતિમ મૂલ્ય છે તેનો e0 દ્વારા ગુણાકાર થાય છે અને એ P છે અને તેથી Enet સમાન દિશામાં જ હશે તો હું વેક્ટરને ટોચ પર મૂકતો નથી અહીં EnetE0 e3Enet છે અને આ Enet3E03e અથવા 3K2E0 આપે છે તો અંદરનું ફિલ્ડ એ સમાન દિશામાં જ હશે પરંતુ માત્રામાં ઘટાડો થાય છે તમે સરળતાથી જોઈ શકો છો કે K1 હોય એનો અર્થ એ કે ત્યાં કોઈ ડાયઈલેક્ટ્રીક સ્ફીયર નથી ત્યારે EnetE0 હોવું જોઈએ EnetE0 P30 Pe0Enet EnetE0 e3Enet Enet3E03e3K2E0 When K1 EnetE0 તેથી આપણને મળ્યું કે જ્યારે સ્ફીયરને હું આ ફિલ્ડ E0 માં મૂકું છું ત્યારે અંદરનું ફિલ્ડ 3K2E0 બને છે અંદરના પોલરાઇઝેશન વિશે શું એ બિંદુએ પોલરાઇઝેશન P એ e0E ના બરાબર હશે જે e03K2E0z3eK20E0z બનશે Pe0Ee03K2E0z3eK20E0z અને તેથી બહારનું ફિલ્ડ એ E0z વત્તા સ્ફીયરના ડાયપોલ મોમેન્ટને કારણે મળતું ફિલ્ડ છે ડાયપોલ મોમેન્ટ શું હશે ડાયપોલ મોમેન્ટ p4π3R3P છે જે 4π33eK20E0z ના બરાબર છે p4π3R3P4π33eK20E0z તમે આ ફિલ્ડને ઉમેરો અને અંતિમ ચિત્ર જે આવે છે તે એ છે કે આ ફિલ્ડ અંદર નબળું છે અને બહાર તે ફિલ્ડ આવું બનશે કારણકે આ ડાયપોલ ફિલ્ડ એ એપ્લાઇડ ફિલ્ડમાં ઉમેરાશે તો આ પ્રોબ્લમને સોલ્વ કરવાનો એક રસ્તો છે હું બાઉન્ડ્રી કન્ડીશન્સ D કન્ટીન્યુઅસ છે અને E|| ડીસકન્ટીન્યુઅસ છે એ સેટિસ્ફાય થાય છે કે નહિ તેની તપાસ હું તમારા પર છોડીશ હવે હું આગળનું ઉદાહરણ લેવા જઇ રહ્યો છું ધારો કે મારી પાસે ડાયઈલેક્ટ્રીક સ્લેબ છે અને હું તેની સામે અંતર d પર ચાર્જ q મૂકું છું ડાયઈલેક્ટ્રીકની અંદરના ફિલ્ડ સાથે શું થાય છે યાદ કરો કે જો મારી પાસે ડાબી બાજુએ મેટાલિક સ્લેબ હોત તો ત્યાં કોઈ ફિલ્ડ ન હોત પરંતુ એક ડાયઈલેક્ટ્રીક માટે અંદર ફિલ્ડ હશે અને આપણે ગણતરી કરવા માંગીએ છીએ કે આ ફિલ્ડ કેટલું છે આને સોલ્વ કરવાની એક માનક રીત છે કે તમે q1 ને અંદર મૂકો અને તેને સમાન અંતર d પર જ રાખો અને પછી ફિલ્ડની ગણતરી કરો જે વિવિધ બાઉન્ડ્રી કન્ડીશન્સને સેટિસ્ફાય કરે આપણે તેને થોડુ અલગ રીતે કરીશું સિમેટ્રી થી આ ચાર્જ ઉત્પન્ન કરે છે જે ફક્ત પ્લેન થી તે બિંદુને જોડતી લાઇનથી અંતર r પર આધાર રાખે છે હવે આ r શું કરશે તે મને આ દિશામાં 20 આપશે અને આ દિશામાં 20 આપશે અને બાઉન્ડ્રીની સ્થિતિ એવી હોવી જોઈએ કે Dinside એ આ D ની સમાન હોવું જોઈએ અને આપણે તેનો શોધવા માટે ઉપયોગ કરીશું ચાલો આપણે તે કરીએ તેથી જો હું આ સરફેસ લઉં તો આ d છે આ q છે અંતર r પર આ r છે બહારની તરફ આપણે જમણી બાજુને લીધી છે અને અંદરની તરફ ડાબી બાજુએ છે તો આપણે ફિલ્ડને Eoutside કહીએ જે 14π0qr2d2dr2d2 ના બરાબર છે જયાં dr2d2 એ તેના લંબરૂપ કોમ્પોનેન્ટનો z કોમ્પોનેન્ટ છે અને તે 14π0qdr2d232 ના બરાબર થશે અને અંદરની તરફનું E અને બહારની તરફનું E સમાન છે Eoutside 14π0qr2d2dr2d214π0qdr2d232 હવે જેમ મેં પહેલા કહ્યું હતું કે આ મને જમણી બાજુ ફિલ્ડ 20 આપે છે અને ડાબી બાજુ 20 આપે છે હવે જો હું એવી કન્ડીશન એપ્લાય કરું કે જો D સમાન હોય તો D insideK થશે અને D outsideEoutside થશે કારણકે બહારની તરફ K1 છે તેથી આ 14π0qdr2d232 ની બરાબર બનશે ચાલો હવે આના પર ગાણિતિક પ્રક્રિયા કરીએ તો આ આ બાજુ આવશે અને આને બીજી બાજુ લઈએ તો તમને 20K1 14π0qdr2d232 મળે છે હવે આ 20 આની સાથે કેન્સલ થશે તો r K112πqdr2d232 થશે હવે K1e છે તેથી r e2e12πqdr2d232 થશે 20K1 14π0qdr2d232 r K112πqdr2d232 e2e12πqdr2d232 જો તમને યાદ આવે તો આ ચોક્કસપણે ધાતુની સપાટી પર વિતરિત ઇમેજ ચાર્જ નું સ્વરૂપ છે ફર્ક એ છે કે હવે ચાર્જ e2e ના ફેક્ટર દ્વારા ઘટે છે તેથી આ પ્રોબ્લમને ઇમેજ ચાર્જ મેથડનો ઉપયોગ કરીને પણ સોલ્વ કરી શકાય છે ડાયઇલેક્ટ્રીકની પાછળ ઇમેજ ચાર્જ કેટલો હોવો જોઈએ તે હું તમને એસાઇન્મેન્ટ તરીકે આપીશ